તેથી આપણે પાછલા ૨ વ્યાખ્યાનોમાં જે શીખ્યા છે તે છે હેઇસેનબર્ગ નું ક્વોન્ટમ મિકેનિક્સ નું ફોર્મ્યુલેશન અને ૨ વસ્તુઓ જે આપણે અત્યાર સુધી શીખી છે કે xt અથવા vt અથવા અન્ય તારવેલી ક્વોંટીટીઝ એ સંખ્યાઓના કલેક્શન તરીકે દર્શાવવી જોઈએ જે આપણે જાણીએ છીએ તે મેટ્રિક્સ સોલિડ તરીકે મેટ્રિક્સ છે અને હું આને ઉદાહરણ તરીકે પસંદ કરું છું જો હું x રજૂ કરું તો હું આને x11 x12 તરીકે લખું છું અને x12 નો ટાઈમ ડિપેનડન્સ 12t x13 ei13t x13 અને તેથી વધુ છે x21 ei21t x22 x23 ei23t અહીં અને તેથી આગળ નોંધ લો કે જો કોઈ ક્વોંટીટી સમય થી સ્વતંત્ર છે એનો અર્થ એ કે તે સમય પર આધારિત નથી ડાયગોનલ સિવાય ની બધી જ ટર્મ્સ જેમાં ei12t ei12t અથવા ei13t હશે તે 0 હશે અને મેટ્રિક્સ એ ડાયગોનલ હશે ચાલો હું નિર્દેશ પણ કરું કે 12 એ 21 બરાબર છે જે ℏ છે એ h2π છે તેથી આ તે બધું છે જે આપણે સિદ્ધાંતના કાયનેટિક ભાગ વિશે શીખ્યા છીએ અને પછી આપણે ક્વોન્ટમ કંડિસન મેળવીએ છીએ જેણે કહ્યું કે 2πα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h અને પછી આપણે પણ આને 4πmα ∞nαn|Cnαn |2h તરીકે રજૂ કરીએ છીએ આને આ રીતે પણ લખી શકાય છે કારણ કે હું પહેલી કંડિસન લઈશ α ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2ℏ તે પણ સમાન કંડિસન છે તેથી આ બધા એકબીજાની સમાન છે હું આગળ વધતા પહેલા અહીં કંઈક સ્પષ્ટ કરવા માંગતો હતો અને આ કંડિસન ને મેળવતી વખતે આપણે Cnnαવાપરીએ છીએ જે Cnαn ને બરાબર હતું અને Cnn α એ Cn αn બરાબર છે કેટલીકવાર કોઈ પ્રશ્ન માટે ખાસ કરીને પ્રકાશ પાડવામાં આવે છે કે આપણે આ બધા માટે કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંત પર આધાર રાખ્યો છે જ્યાં આપણે કહ્યું છે કે CC τ અને જે પ્રશ્ન ઉભો થાય છે પ્રશ્ન એ છે કે ધારો કે C તે ક્વોન્ટમ મિકેનિકલ રીતે Cnn τ ને અનુરૂપ છે તો પછી C τ એ Cn τn અથવા Cnnτ હોવું જોઈએ તે પ્રશ્ન છે અને મેં જે દાવો કર્યો છે તે મેં આ સ્ક્રીન પર વાદળી રંગમાં બતાવ્યું છે અને તેનું કારણ નીચે મુજબ છે યાદ કરો C એ ફ્રિક્વન્સી τω ને અનુરૂપ છે અને C τ એ ફ્રિક્વન્સી τω ને અનુરૂપ છે અને ક્વોન્ટમ મિકેનિકલ રીતે τω એ En En τ છે અને તેને અનુરૂપ tτω એ En τ Enℏ થવું જોઈએ અને તે En Enτℏ થશે નહીં અને તેથી ક્વોન્ટમ મિકેનિકલ રીતે τ માટે યોગ્ય કોએફિસિએંટ En τ En હશે અને અનુરૂપ કોએફિસિએંટ C એ Cn τn હશે Cnnτ નહીં હોય તેથી આ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે અને બધું સુસંગત છે હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે ડાઈનામિકલ કંડિસન પરની કંડિસન શું હોવી જોઈએ તેથી હેઇઝનબર્ગે જે સૂચવ્યું હતું કે x દ્વારા સંતોષાયેલુ ગતિનું સમીકરણ ગતિના ક્લાસિકલ સમીકરણ સમાન જ છે તેનો અર્થ એ કે x જે d2xdt2Fxm બરાબર છે તે સિવાય હવે દરેક x અને દરેક Fx ની ગણતરી આ મેટ્રિક્સ ની મદદથી કરવી પડશે અને પછી તમે સમસ્યા હલ કરો હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે હેઝનબર્ગની પદ્ધતિને હાર્મોનિક ઓસિલેટર માં લાગુ કરવી જે તેના પેપર માં પણ દર્શાવેલું હતું તેણે અભિગમ અપનાવ્યો જેના દ્વારા તેમણે હાર્મોનિક ઓસિલેટરને ધ્યાનમાં લીધું તેથી તે માટેનું સમીકરણ છે x02xβx20 તેણે હાર્મોનિક ઓસિલેટર લીધું જેથી તે તેની ગુણાકાર કરેલી કંડિસન્સ નો ઉપયોગ કરી શકે આપણે થોડો અલગ રસ્તો લઈશું કારણ કે હું નથી ઇચ્છતો કે તમે હાર્મોનિક ઓસિલેટરને કેવી રીતે હલ કરી શકો તેના માટે પાછળ નો રસ્તો લો તેથી આપણે કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંત માથી કંઈક ઉધાર લઈશું તેથી હું સિદ્ધાંતમાંથી સમસ્યા હલ કરવા માટે હું કઈક લઉં છું અને હું અહીં જે લઉં છું તે યાદ કરો છે કે આપણે મેળવેલું n એ મહત્તમ ±1 હોઈ શકે છે હેઇસેનબર્ગ એ તેના પેપર માં હાર્મોનિક ઓસિલેટર ને લીધું હતું અને માટેના સૌથી નીચેના એપ્રોક્ષિમેસન ક્રમ માં n ±1 મેળવિયું હતું આપણે આ ધારી રહ્યા છીએ અને આપણી આ ધારણા નો આધાર કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંત માથી ઉધાર લીધેલો છે તો આ તે છે જે આપણે કરીશું તો ચાલો આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ લખીએ x ની રજૂઆત એ નંબર કલેકસન Cnn 1 અથવા Cnn1 હોઈ શકે છે અથવા મહત્તમ n ફેરફાર 1 હોઈ શકે છે અને અહીં અનુરૂપ ફ્રિક્વન્સી nn 1 અને nn1 છે તેથી ટાઈમ ડિપેનડન્સ ને Cnn 1einn 1t લખી શકાય તેમ છે જેને હું અલગ રંગમાં લખું છુ અને બીજું છે Cnn1einn1t તે ટાઈમ ડિપેનડન્સ છે ગતિનું સમીકરણ ગતિના ક્લાસિકલ સમીકરણ સમાન જ છે જે કહે છે x02x0 ચાલો આપણે તેમાંના એક ઘટકને બદલીએ તેથી ઉદાહરણ તરીકે હું Cnn 1 માટે મેળવવા જાવ છું હું nn 12Cnn 102Cnn 1einn 1t0 મેળવવા જઇ રહ્યો છું અને આ મને તરત જ આપે છે nn 1±0 આ જ રીતે હું આ ωnn12Cnn102Cnn10 મેળવવા જઇ રહ્યો છું જે nn1 0 સૂચિત કરે છે પરંતુ માઇનસ ચિન્હ સાથે ધ્યાનમાં રાખો કારણ કે એક ફ્રિક્વન્સી હોય છે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરથી નીચેના સ્તરે જમ્પ કરતો હોય અને આપણે પોઝિટિવ ફ્રિક્વન્સી લઈ રહ્યા છીએ અને અન્ય એક નેગેટિવ ફ્રિક્વન્સી થશે તેથી એકવાર ગતિના ક્લાસિકલ સમીકરણથી તે સ્પષ્ટ થઈ જાય છે પછી આપણે આપણી ક્વોન્ટમ કંડીસન્સ લાગુ કરવા માટે તૈયાર છીએ અને ક્વોન્ટમ કંડિસન કહે છે 2πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h હવે આ કિસ્સામાં α એ ± 1 છે કારણ કે n એ ± 1 છે હવે α1 આપે છે 2πm0|Cn1n |2 0|Cnn 1 |2 અને α 1 આપશે 2πm ω0Cn 1n |20Cnn1 |2 અને આ બંને નો સરવાળો મને h આપશે અને તમે આ બે ટર્મ્સ ને ઉમેરો તો મળે છે 4πm|Cn1n |2 |Cnn 1 |2h જે મને ક્વોન્ટમ કંડિસન આપે છે તો આ ક્વોન્ટમ કંડિસન છે અને આ મને Cnn1 નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે અને મે અહીં શું ઉપયોગમાં લીધું છે મે અહી Cnn12|Cn1n |2 ઉપયોગમાં લીધું છે અને Cnn 1 માટે પણ સમાન વસ્તુઓ તો હવે મને ક્વોન્ટમ કંડિસન્સ જે આપે છે તે છે 4πm0|Cn1n |2 Cnn 12h અથવા |Cn1n |2 Cnn 12h4πm0 અને આ તુરંત જ સૂચન કરે છે કે આ ખૂબ જ સીધું સોલ્યુસન છે Cnn 1nh4πm0constant યાદ રાખો હેઇઝનબર્ગે કહ્યું હતું કે કોંસ્ટંટ એ ક્વોન્ટમની કંડિસન્સ થી નક્કી થવું જોઈએ આને હું nℏ2m0constant તરીકે પણ લખું છું હવે આપણે કેટલાક ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરીશું ભૌતિકશાસ્ત્ર એ નીચલા સ્તર પર ટ્રાંઝીસન નથી જે ગ્રાઉન્ડ સ્તરથી થાય છે જે n 0 છે અને આ Cn0n 10 સૂચવે છે જે તમને તરત જ આ સમીકરણમાંથી કહે છે કે કોંસ્ટંટ એ 0 છે તેથી હાર્મોનિક ઓસિલેટર સમીકરણને લઈએ તો પ્રથમ તબક્કે જે ક્લાસિકલ સમીકરણ મને આપે છે તે છે nn 10 બધા n માટે અને nn1 0 બધા n માટે આપણે ક્વોન્ટમ કંડિસન્સ લાગુ કરી છે અને મળ્યું છે |Cnn 1 |2nh2m0 ઉર્જા સિસ્ટમ માટે શું તેથી આપણને આ ટ્રાંઝીસન મેટ્રિક્સ એલિમેંટ મળ્યા છે તે હવે ઉર્જા છે ઉર્જા સંરક્ષિત હોવાથી માત્ર ઉર્જા મેટ્રિક્સના એલિમેંટ્સ 0 ની બરાબર નથી કારણ કે જો ડાયગોનલ એલિમેંટ્સ હોય તો તેઓમાં આવશ્યકપણે eiωt શામેલ હોય છે અને તે તેને ટાઈમ ડિપેનડંટ બનાવશે તેથી જો હું n સ્તર માટે ઉર્જાની ગણતરી કરવા માંગું છું તો તે n સ્તર માટે 12mvn2 12kxn2 બરાબર હશે અને આ 12mvnn2 12m02xnn2 છે અને તે n સ્તર માટે ની ઉર્જા હશે સિસ્ટમને n સ્તરની ઉર્જા મળે તે માટે આની હવે ગણતરી કરવાની જરૂર છે અને ચાલો આપણે આગળ તે કરીએ x એ C n નંબરો દ્વારા રજૂ થાય છે તેથી x2tnn તે બીજું કંઇ જ નહીં પરંતુ ∑CnnCnn બરાબર હશે જે ∑|Cnn |2 છે હવે આપણે nn±1 જોયું છે અને તેથી મારી પાસે છે Cnn12|Cnn 1 |2 અને આની ગણતરી કરવામાં આવી છે પરંતુ આ બીજું કંઈ નથી પરંતુ n12m0nℏ2m0 છે તેથી જે મળે છે તે છે n12m0 v2 વિશે શું v2tnn એ ∑innCnninnCnn થશે આ vtt2 છે જે ∑nnnn|Cnn |2 છે કારણ કે nn એ ωnn છે આપણે તેને ∑nn2|Cnn |2 બરાબર મેળવીએ છીએ અને તેથી nn±1 લઈએ અને બધા nn 1 એ 0 થાય તો આપણને આ આખી વસ્તુ 02|Cnn1 |202|Cnn 1 |2 બરાબર મળે છે જે x2 સમાન છે અને તેથી આ મૂલ્ય પણ 02n12m0 બરાબર થશે તેથી તમે v મેળવિયું છે આપણે ઉર્જા 0 મેળવી છે Enn એ 12mv212m02x2 છે જે તે પછી 12mv2 તરીકે મળે છે જે આપણે હમણાં ગણતરી કરી છે તે 12mω02n12 ℏm0 સિવાય બીજું કશું જ નથી અને બીજી ટર્મ છે 12mω02n12 ℏm0 તેથી આપણે m અને 0 ને રદ કરીએ તો અંતે મળે છે n12 ℏ0 જે ઉર્જા છે તેથી હેઇસેનબર્ગના ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર પછી આપણને n સ્તર માટે E મળે છે n12 ℏ0 n 0 તમને આપે છે E0 જે 02 છે ક્લાસિકલ રીતે પણ તે 0 ઉર્જા નથી અથવા તો વિલ્સન સોમરફિલ્ડ ક્વોન્ટમ કંડિસન્સ માં પણ સૌથી નીચે ના સ્તર માં 02 ઉર્જા છે આને 0 પોઇન્ટ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અને ∆E એ 0 અથવા h0 છે અથવા તે હોવું જોઈએ જો આપણે બ્લેકબોડી રેડિયેશન સૂત્રને ઘટાડવુ છે તેથી તે યોગ્ય રીતે મળે છે અને ઉર્જા 0 પોઇન્ટ ઉર્જા છે જે હેઇસેનબર્ગ આ બધામાં કરવા માટે સમર્થ છે તે ક્વોન્ટમ મિકેનિકલ વિચારણાથી શુદ્ધ રીતે ઉર્જાની ગણતરી કરે છે જ્યાં ક્વોન્ટમ મિકેનિકલ ક્વોંટીટીઝ ને મેટ્રિકસ ક્વોન્ટમ કંડિસન્સ અને ગતિ ના સમીકરણ તરીકે દર્શાવવામાં આવે છે જે તેણે સૂચવેલા આ કોએફિસિએંટોને નક્કી કરવામાં મદદ કરે છે જ્યારે ટ્રાંઝીસન n થી n 1 માં થાય છે ત્યારે ઉર્જાના બહાર આવવાના દર અથવા dEdt વિશે શું અને તે તમને આઈન્સ્ટાઈનનો કોએફિસિએંટ આપે છે યાદ કરો કે આપણે કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરીને અગાઉ તેની ગણતરી કરી હતી તો ચાલો આપણે તે કરીએ dEnn 1dtavg હું ક્લાસિકલ સૂત્રનો ઉપયોગ કરવા જઇ રહ્યો છું કારણ કે આને 23e24π0a2c3avgના સરેરાશ સમય તરીકે આપવામાં આવે છે તે સૂત્ર છે જેનો આપણે ઉપયોગ કર્યો હતો અને જ્યારે હું સરેરાશ લઉં છું ત્યારે હું આની સરેરાશ લઉં છું ત્યારે મળે છે 13e24π0nn 14Ampl2c3

હવે આપણે પહેલેથી જ જોયું છે કે nn 1 અને આ બધી વસ્તુઓ 0 સમાન છે તેથી આ 13e24π0nn 14Ann 12c3 બનશે આ એમ્પ્લિટ્યુડ વિશે શું ફરીથી ક્લાસિકલ વિચાર પર પાછા જાઓ અને હું કહીશ કે x એ ∑Ceiωnt તરીકે લખ્યું હતું જે C ને વાસ્તવિક લઈને 2Ccos⁡τωt તરીકે લખી શકાય છે ક્વોન્ટમ મિકેનિકલ અર્થમાં પછી હું લખીશ કે એમ્પ્લિટ્યુડ એ n થી n 1 માટે 2Cnn 1 થશે કોરસ્પોંડેન્સ ને અનુરૂપ આ સૂચવે છે Ann 124|Cnn 1 |2 અને જેની આપણે પહેલાથી ગણતરી કરી છે જે છે 4ℏ2m0 તેથી આ 2ℏm0 તરીકે મળે છે હું અહીંના સૂત્રમાં આને મૂકીશ અને મળે છે dEdtnn 1 જે 13e24π004c3 છે અને Ann 12માટે મને મળે છે 2ℏm0 ચાલો કેટલીક ટર્મ્સ રદ કરીએ અને તેથી હું n થી n 1 માં ટ્રાંઝીસન dEdt ને 23e24π003mc3 લખી શકું છુ હું યાદ કરું છું કે Ann 1 માટે આ 0 વખત આઈન્સ્ટાઈન કોએફિસિએંટ ને સમાન છે અને આ તરત જ મને જવાબ આપે છે કે Ann 1 એ 23e24π002mc3n બનશે એક n પણ છે કારણ કે Cn ફેક્ટર પાસે n છે અને આ તે જ પરિણામ છે જે આપણે અગાઉ મેળવ્યું હતું તો ક્વોન્ટમ મિકેનિકલ રીતે આપણે પણ આ શુદ્ધ ક્વોન્ટમ મિકેનિકલ ગણતરી દ્વારા આની ગણતરી કરી છે તેથી હવે હું હેઝનબર્ગના હાર્મોનિક ઓસિલેટર ના સમીકરણ ના ઉપયોગ ઉપર આ વ્યાખ્યાનને સમાપ્ત કરું છું તેથી આ મૂળભૂત રીતે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે હેઇઝનબર્ગનો અભિગમ કાયનેટિક ક્વોંટીટીઝ ને મેટ્રિસ તરીકે દર્શાવશે અને તે કરવામાં આવ્યું છે કારણ કે આપણે ફક્ત અવલોકનયોગ્યની દ્રષ્ટિએ પ્રોબ્લેમ ને દર્શાવવા માગીએ છીએ સમય થી સ્વતંત્ર ક્વોંટીટીઝ ને ડાયગોનલ મેટ્રિસ દ્વારા રજૂ કરવામાં આવે છે તો પછી ગતિનું સમીકરણ ક્લાસિકલ છે અને ક્વોન્ટમ કંડિસન્સ ને મેટ્રિક્સ એલિમેંટ્સ તરીકે દર્શાવવામાં આવે છે તેથી આ હેઇઝનબર્ગના અભિગમનું નિષ્કર્ષ છે આ વધુ સામાન્ય બનાવવામાં આવ્યું હતું અને જે મેટ્રિક્સ મિકેનિક્સ તરીકે ઓળખાતું જેનો હવે પછીના વ્યાખ્યાનમાં હું તમને ટૂંકો પરિચય આપીશ